હીટ એક્સ્ચેન્જર મારો મતલબ કે તમે પહેલેથી જ જોયું હશે પહેલેથી જ ત્રણ પ્રકારો તમે જોયા છે તમે શેલ ટ્યુબ જોયું છે તમે ડબલ પાઇપ જોયો છે અને તમે પ્લેટ હીટ એક્સ્ચેન્જર જોયા છે શા માટે તેઓ અલગ ઉપયોગ કરી રહ્યા છે તેથી તમે પહેલાથી જ ત્રણ જુદા જુદા પ્રકારનો અનુભવ કર્યો છે તેથી અમને શા માટે વિવિધ પ્રકારના હીટ એક્સ્ચેન્જરની જરૂર છે તમે શેલ અને ટ્યુબ કેમ ઉપયોગ કરો છો તે છે જો તમને ખબર ન હોય તો તે આજે સમજાવશે પરંતુ શું તમે તેના વિશે વિચાર્યું છે ચાલો એક સરળ પ્રશ્ન પૂછો શા માટે અમારી પાસે ડબલ પાઇપ હીટ એક્સ્ચેન્જર લેબમાં છે શેલ અને ટ્યુબ કેમ નથી લેબના ૫્રયોગ નો હેતુ શું છે તમારે તે બધા માટે ઉષ્મા પરિવહન ગુણાંકની જરૂર પડશે તેનું ઉષ્મા વિનીમય જે આ તમામ પ્રકારનાં એક પ્રવાહી અને બીજા પ્રવાહી વચ્ચે થઈ રહ્યું છે તેમાં અપવાદ નથી અને આ તમામ પ્રકારોમાં બે પ્રવાહીઓ જે ઉષ્મા નો વિનીમય કરી રહ્યા છે તેઓ કોઈપણ રીતે એકબીજા સાથે સંપર્કમાં નથી તમારી પાસે એક ટ્યુબ છે મૂળભૂત રીતે તમારી પાસે તેની વચ્ચે દિવાલ હોય છે અને ઉષ્મા પ્રવાહીથી દિવાલ સુધી અને દિવાલથી બીજા પ્રવાહીમાં પરિવહન થાય છે તેથી તે આ ત્રણેય માટે સામાન્ય છે તો શા માટે આપણે જુદી જુદી પરિસ્થિતિઓ માટે જુદા જુદા હીટ એક્સ્ચેન્જરનો ઉપયોગ કરી શકીએ છીએ તેથી એક શક્યતા સપાટી વિસ્તાર છે ઉષ્મા પરિવહન તો કાર્યક્ષમતા હું હજી પણ સમાન પ્રવેશ પ્રારંભિક અને નિકાસતાપમાન સાથે સમાન હીટ એક્સ્ચેન્જરનો ઉપયોગ કરી શકું છું તેથી જે ખરેખર મહત્વનું છે તે ફક્ત આ તાપમાન નહીં પણ આ બે પાસાં છે કાર્યક્ષમતાને ખરેખર બે રીતે જોઈ શકાય છે એક હું કહું છું પરિવહનને બદલે ઉષ્મા પરિવહન કાર્યક્ષમતા આપણે બે લેક્ચરમાં ખરેખર મુખ્યત્વે આ પ્રકારના સાધનો માટેની કાર્યક્ષમતા કેવી રીતે વ્યાખ્યાયિત કરવી અને હીટ એક્સ્ચેન્જર સાધનની રચનામાં તમે તે પાસાને કેવી રીતે ઉપયોગ કરો છો તે જોઈશું તમારે વેગ પરિવહન ટ્રાન્સપોર્ટ ની કાર્યક્ષમતા વિશે પણ ચિંતા કરવાની જરૂર હતી ત્યાં જ દબાણ નો ઘટડો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેથી તમે જે પ્રવાહી પસંદ કરો છો તેની પ્રકૃતિના આધારે જેમ કે તેમણે સ્નિગ્ધતા અને ફલ્યુડના અન્ય ગુણધર્મોને ધ્યાનમાં રાખીને યોગ્ય રીતે ધ્યાન દોર્યું તમારે વધારે ફાયદા થાય તે માટે તમારે વિવિધ હીટ એક્સ્ચેન્જરનો ઉપયોગ કરવો પડશે જેની દ્રષ્ટિએ તમને લાભ થશે ઊર્જા બચત અને મહત્તમ ઉષ્મા પરીવહન પણ તે સાચું છે કારણ કે પમ્પિંગ ખર્ચ ન્યૂનતમ બનશે જો તમારી પાસે આ ઉચ્ચ દબાણ હોય તો તેથી જો તમે સ્નિગ્ધ પ્રવાહીને પમ્પ કરવા માંગતા હો તો તમે તેને પ્લેટ હીટ એક્સ્ચેન્જરમાં ક્યારેય કરવા માંગતા નથી હું ખરેખર હું સ્કેચ કરીશ આ પ્લેટ હીટ હીટ એક્સ્ચેન્જર અને સમાંતર પ્લેટ હીટ એક્સ્ચેન્જર તેઓ કેવી દેખાય છે અને તમે પણ જાણતા હોવ છો કે તમે નાની ટ્યુબનો વ્યાસ ઉપયોગ કરવા માંગતા નથી અને તમારી પાસે ટ્યુબ છે જેનો ટ્યુબનો વ્યાસ ખૂબ જ નાનો હોય છે જે તે પ્રવાહીને ટ્યુબની અંદર લઈ જવાની દ્રષ્ટિએ તમને ખૂબ ગંભીર સમસ્યા હોય છે તેથી ડિઝાઇન આસ્પેક્ટ જેમ કે હીટ એક્સ્ચેન્જરના કયા ભાગમાં તમારે કયા પ્રકારનું પ્રવાહીને ફ્લો કરવું પડશે તે ધ્યાનમાં લેવામાં આવે છે તેથી તમે કરી શકતા નથી તેથી ત્યાં કોઈ વિશિષ્ટ કારણ નથી હકીકતમાં ત્યાં તમારા લેબ પ્રયોગો માટે કોઈ વિશિષ્ટ કારણ નથી તમારે અંદરની ટ્યુબમાં મોનો ઇથિલિન ગ્લાયકોલ શા માટે રાખવો જોઈએ અને બહારની ટ્યુબમાં પાણી અને તેનું એક વિશિષ્ટ કારણ છે જે તે કરવા માટેનું ખૂબ જ મજબૂત કારણ નથી પરંતુ ખાસ કરીને લેબના પ્રયોગોના દૃષ્ટિકોણથી ગરમ પ્રવાહી તમારા મોનો ઇથિલિન ગ્લાયકોલ છે અમે મોનો ઇથિલિન ગ્લાયકોલને ઠંડક આપીએ છીએ તેથી જો હવે તમે બાહ્ય ટ્યુબમાં મોનો ઇથિલિન ગ્લાયકોલ વહેતુ હોય તો તમારે આસપાસના ભાગમાં કેટલી ગરમી પડે છે તે અંગે પણ ચિંતા કરવાની જરૂર છે તેથી તે તે હેતુ માટે છે કે તે અંદરથી વહેવા માટે બનાવવામાં આવ્યું છે તેથી તે ઠીક થઈ ગયું છે તેથી જ્યારે તમે આ પ્રકારના હીટ એક્સ્ચેન્જર રચના કરો છો ત્યારે પમ્પિંગ કિંમત ખરેખર ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી આના આધારે એક હીટ એક્સ્ચેન્જર ખરેખર બે વ્યાપક વર્ગીકરણમાં વર્ગીકૃત કરી શકે છે તેથી એકને સીધો સંપર્ક હીટ એક્સ્ચેન્જર કહેવામાં આવે છે અને બીજો એક જેને ટ્રાંસમ્યુરલ કહે છે તેથી બધા ઉષ્મા વિનીમય કે જે તમે જોયા અથવા જેને વિશે સાંભળ્યું છે તે બધા મુખ્યત્વે ટ્રાંસમ્યુરલ છે એટલે કે ત્યાં કોઈ સીધો સંપર્ક હીટ એક્સ્ચેન્જરમાં નથી જેનો અમે છેલ્લા લેક્ચરમાં ટૂંકમાં આ માટે સંકેત આપ્યો હતો તેથી સીધો સંપર્ક ઘનીકરણના કેસમાં તેથી સીધો સંપર્ક હીટ એક્સ્ચેન્જર તે છે જ્યાં પ્રવાહી અન્ય પ્રવાહીના સીધા જ સંપર્કમાં હોય ટ્રાંસમ્યુરલ તે છે જ્યાં તમારી પાસે નક્કર હોય છે જે ઉદાહરણ તરીકે ધાતુની જેમ અંદર હોય છે અને તે ધાતુ ઉષ્મા પરિવહન માટેના વાહક તરીકે કાર્ય કરે છે તેથી ટ્રાંસમ્યુરલ હીટ એક્સ્ચેન્જરમાં તમને ઉષ્મા પરિવહન માટે વાહકની જરૂર હોય છે તેથી સીધો સંપર્કથી વિપરીત તમારે આ ચોક્કસ કેસ માટે વાહકની જરૂર છે તેથી અલબત્ત સીધો સંપર્કમાં તમારી પાસે બે સંભાવનાઓ હોઈ શકે છે તમારી પાસે સીધો સંપર્ક ઘનીકરણ હોઈ શકે છે જે આપણે ગઈકાલે ટૂંક સમયમાં સંક્ષિપ્તમાં સમજાવ્યું છે અને તમારી પાસે સીધો સંપર્ક બાષ્પીભવન થઈ શકે છે તેથી નોંધો કે આ બંનેમાં તે તબક્કાવાર પરિવર્તનનો સમાવેશ કરે છે અને અલબત્ત તમે અપેક્ષા કરશો કે આ બંને પ્રવાહીઓ અદૃશ્ય હોવા જોઈએ અન્યથા હેતુ ખોવાઈ જાય છે જો તેમના પ્રવાહી ખોટા હોય તો તે આ પ્રકારના ઉષ્મા પરિવહન પ્રોસેસ માટે જવાનો કોઈ અર્થ નથી હવે ટ્રાંસમ્યુરલ ખરેખર તમારી પાસે બે પ્રકારનાં હોઈ શકો છો એક તમારી પરિસ્થિતિ છે જ્યાં બંને પ્રવાહીનો માત્ર એક જ તબક્કો સામેલ છે અને એક જેમાં બહુવિધ તબક્કાઓ છે બહુવિધ તબક્કો ઉદાહરણ તરીકે સામેલ છે તે બાષ્પ પ્રવાહ અને પ્રવાહી પ્રવાહ જેવું હોઈ શકે છે અથવા તમારી પાસે ઘનીકરણની પ્રક્રિયા હોઈ શકે છે અથવા તમે ઉકળતી પ્રક્રિયા કરી શકો છો તેથી એક તબક્કામાં તમારી પાસે ત્રણ પ્રકારો છે તેથી આ ત્રણ પ્રકારો ખરેખર ભૌમિતિક વર્ગીકરણ પર આધારિત છે તેથી તમારી પાસે ડબલ પાઇપ છે અને તમારી પાસે કોમ્પેક્ટ હોઈ શકે છે અને તમારી પાસે શેલ અને ટ્યુબ છે તેથી સામાન્ય રીતે જ્યારે તમારી પાસે બહુવિધ તબક્કાઓ હોય તેથી ભૌમિતિક વર્ગીકરણ તેથી આ ભૌમિતિક વર્ગીકરણ છે આ ત્રણેય ભૌમિતિક વર્ગીકરણ પર આધારિત છે અને સિદ્ધાંતમાં પણ જ્યારે તમે બહુવિધ તબક્કાઓ સાથે સંકળાયેલા હોવ ત્યારે તમે આ ત્રણ પરિબળોને આધારે આ ત્રણનો ઉપયોગ કરી શકશો કે આપણે ખરેખર થોડા સમય પહેલા ચર્ચા કરી હીટ એક્સ્ચેન્જરની રચના કરતી વખતે તમારે કયા મહત્વપૂર્ણ પરિબળો ધ્યાનમાં લેવા જોઈએ તે પસંદ કરો તેથી યાદ રાખો કે જો તમારી પાસે બહુવિધ તબક્કાઓ છે ચાલો આપણે એક તબક્કો કહીએ કે વરાળને કન્ડેન્સિંગ કરવું તે એક ખૂબ જ સામાન્ય પ્રક્રિયા છે જ્યાં હવે વરાળ હીટ એક્સ્ચેન્જર અને વરાળ ઘનીકરણમાંથી પસાર થાય છે અને ગુપ્ત ઉષ્માનો ઉપયોગ હવે બીજા પ્રવાહીને ગરમ કરવા થાય છે તેથી તમારે ખૂબ ધ્યાન રાખવું પડશે કે તમે કયા પ્રકારનાં ઉષ્મા વિનીમય પસંદ કરો છો કારણ કે હવે તમારે વરાળને પંપ કરવી પડશે જે વેપરના ફેઈઝમાં છે અને વરાળની ઘનતા પાણીની ઘનતા જેટલી ઊંચી નથી તેથી તમારે તે બધું ધ્યાનમાં લેવું પડશે જ્યારે તમે ખરેખર ડિઝાઇન કરો છો અને જ્યારે તમે પસંદ કરો છો કે કયા પ્રકારનું હીટ એક્સ્ચેન્જર વપરાય છે તેથી હવે આપણે શું જોવા જઈશું તેથી અલબત્ત તમે બહુવિધ તબક્કાઓ પ્રવાહીથી ગેસ તબક્કામાં અથવા ગેસના તબક્કામાંથી પ્રવાહી તબક્કા તરફ જશો આ બંને કેસમાં અને તમારે નિર્ણય લેવો પડશે કે તમારે કેનો ઉપયોગ કરવો તે સંભવત ડબલ પાઇપનો ઉપયોગ ક્યારેય નહીં કરો જ્યારે તમારી પાસે બહુવિધ તબક્કાઓ હોય ત્યારે ગેસથી પ્રવાહી અથવા પ્રવાહીથી ગેસ અને અમે જોશું કે થોડા સમય પછી કેમ એવું થાય છે તેથી કોઈ પણ સરળતાથી અનુભવી શકે છે કે હીટ એક્સ્ચેન્જર ખરેખર વર્કહોર્સ છે ફક્ત રાસાયણિક જ નહીંઘણા ઉદ્યોગોના વર્કહોર્સ છે તે અલબત્ત રાસાયણિક રાસાયણિક ઉદ્યોગો પેટ્રોકેમિકલનું વર્કહોર્સ છે પરંતુ આ ઉપરાંત તે ફાર્મામાં મજબૂત અસર ધરાવે છે ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં જ્યારે તમે જાઓ ત્યારે તમે આમાંના ઘણાં હીટ એક્સ્ચેન્જર જોશો કારણ કે આમાંની કેટલીક દવાઓ જે તેઓ બનાવે છે તે રૂમ તાપમાને હંમેશાં બનાવવામાં આવતી નથી તે બધા રિએક્ટરમાં બનાવવામાં આવે છે તેથી ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં ખરેખર તે ખૂબ જ નિર્ણાયક ભૂમિકા ભજવે છે કારણ કે તમે દવા બનાવવા માંગો છો તે ચોકસાઇ નોંધપાત્ર રીતે વધારે છે તમે દવાની રચનાની ચોકસાઈ પર ક્યારેય ભોગ આપવાનું ઇચ્છતા નથી તેથી મટીરીયલનું તાપમાન જે દવામાં રૂપાંતરિત થવા માટે રિએક્ટરમાં જાય છે તે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેથી હીટ એક્સ્ચેન્જર અને હીટ એક્સ્ચેન્જરની ચોક્કસ ડિઝાઇન અને હીટ એક્સ્ચેન્જરનો કાર્યક્ષમ ઉપયોગ ફાર્મા ઉદ્યોગોમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જીવરાસાયણિક ઉદ્યોગોમાં પણ તેઓ મજબૂત ભૂમિકા ભજવે છે ઉદાહરણ તરીકે તમે જાણો છો કે તમારામાંથી કેટલાકને ખબર ન હોય તમારામાંથી કેટલાકને ખબર હશે કે રસી કેવી રીતે બનાવવામાં આવે છે તમારામાંથી કેટલાએ રસી લીધી છે મને ખાતરી છે કે દરેકને તમારા જીવનમાં અત્યાર સુધી થોડો સમય અથવા અન્ય રસીકરણ કરાવ્યું છે તેથી તમે જાણો છો કે રસીઓ સીધો રસાયણો નથી કેટલીક રસીઓ સૂક્ષ્મજીવો છે તેથી કેટલીક રસીઓ તે નબળી પડે છે ખાસ કરીને અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગનો ઉપયોગ કરીને સૂક્ષ્મજીવો અને કેટલાક રસીઓ ખરેખર જનરેટ કરવામાં આવે છે તે સુક્ષ્મસજીવોમાં ઉત્પન્ન થાય છે તેથી બીજા જે રીતે કાર્ય કરે છે તે છે તમે કેટલાક સુક્ષ્મસજીવોનો ઉપયોગ કરો છો જે કેટલાક રસાયણોને છૂટા કરી શકે છે કેટલાક સંયોજનો તે સ્ત્રાવ કરી શકે છે તેથી તમે સજીવને ઝટકો છો તમે સજીવને ચીટ કરો છો અને તમે તેને સુધારે છે તે મેકઅપની છે અને પછી તમે તેને તે ચોક્કસ રસી મોટી માત્રામાં ઉત્પન્ન કરવા માટે બનાવો છો તેથી આ કરવામાં આવે છે તેથી આ તરીકે ઓળખાય છે તેથી તમારી પાસે જીવરાસાયણિક રિએક્ટર છે જીવરાસાયણિક રિએક્ટર્સ જેનો ઉપયોગ જથ્થાના જથ્થામાં આમાંથી કેટલાક રસી પેદા કરવા માટે થઈ શકે છે તેથી યાદ રાખો કે જ્યારે તમે કોઈ રસી બજારમાં આવે ત્યારે તમારે ખરેખર ઘણા લાખ અને લાખો શીશીઓની જરૂર પડે છે કારણ કે ત્યાં ઘણા બધા લોકો હશે જે રસી લેવાનું ઇચ્છતા હોય તેથી સામાન્ય રીતે વાયરસ સામે રસીકરણ માટે જો પહેલો રસ્તો ઉપયોગમાં લેવાય છે અને અન્ય તમામ રસીકરણ સામાન્ય રીતે તે બીજો રસ્તો છે જેનો ઉપયોગ હંમેશાં સાચા થતો નથી પરંતુ સામાન્ય રીતે ઠીક છે તેથી અહીં સારી ગુણવત્તાની રસી અને સારી માત્રાની રસી મેળવવા માટે જીવરાસાયણિક પ્રતિક્રિયાનું ચોક્કસ નિયંત્રણ ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી માત્રામાં વધારો એ રસીની માત્રાનું એક મજબૂત કાર્ય છે જે રિએક્ટરમાં ઉત્પન્ન થાય છે તે તાપમાનનું એક મજબૂત કાર્ય છે જેના પર રિએક્ટર ચલાવવામાં આવે છે તમે તમારા પ્રતિક્રિયા એન્જિનીયરીંગ ક્લાસમાં તાપમાન નિયંત્રિત પ્રતિક્રિયાઓ વિશે ઘણું બધું જોશો પરંતુ તે અહીં ખૂબ જ મજબૂત ભૂમિકા ભજવશે તેથી હીટ એક્સ્ચેન્જરનો ઉપયોગ આમાંથી કેટલાક પ્રવાહીને ગરમ કરવા માટે થાય છે અને તેથી તમે જોઈ શકો છો કે તે સર્વવ્યાપક રીતે ઘણાં ઉદ્યોગોમાં જોવા મળે છે જે ઉપયોગી છે હકીકતમાં આપણે જાણતા નથી કે આમાંની ઘણી જગ્યાએ હીટ એક્સ્ચેન્જરનો ઉપયોગ થાય છે અમે જુદા જુદા હીટ એક્સ્ચેન્જરના ગુણધર્મો શું છે તે જોવા માટે જઈ રહ્યા છીએ તે કેવી દેખાય છે લાક્ષણિકતાઓ શું છે તે પછી આપણે ઉષ્મા વિનીમય પ્રક્રિયાને કેવી રીતે માપવા તે જોવાનું છે તેથી યાદ રાખો કે અહીં માપી શકાય તેવું પ્રમાણ એ પ્રવેશ પ્રારંભિક અને નિકાસતાપમાન અને પ્રવાહ દર છે જે તમારા બધાએ તમારા લેબ પ્રયોગમાં ડબલ પાઇપ પ્રયોગોમાં માપ્યા છે તમે જાણો છો કે પ્રવાહ દર શું છે તમે જાણો છો કે પ્રવેશ પ્રારંભિક અને નિકાસતાપમાન શું છે તેથી આ પ્રાયોગિક ધોરણે માપી શકાય તેવી માહિતીના આધારે આપણે ઉષ્મા પરિવહન હદનું પ્રમાણ આપી શકીએ છીએ અને આપેલ પ્રણાલી માટે હીટ એક્સ્ચેન્જરની રચના ડિઝાઇન કરવા માટે આપણે તે માહિતીનો ઉપયોગ કરી શકીએ છીએ ઉદાહરણ તરીકે તે હોઈ શકે કે હું પરિવહન કરવા માંગું છું ચાલો આપણે કહીએ કે x જથ્થો ઉષ્મા પરિવહન રેટ છે ચાલો આપણે કહીએ કે ઉષ્મા પરિવહન રેટ q છે જે હું પરિવહન કરવા માગું છું તે જથ્થો છે મારે શું પસંદ કરવું જોઈએ તે યોગ્ય અથવા ઈષ્ટતમ ડિઝાઇન શું છે અને હીટ એક્સ્ચેન્જરનો પ્રકાર કે જે પસંદ કરવો જોઈએ અને ઉષ્મા વિનીમયનું ક્ષેત્રફળ શું હોવું જોઈએ પ્રવાહ દર શું હોવો જોઈએ તેથી ઉષ્મા પરિવહનને નિયંત્રિત કરવાની બાબતમાં તે પ્રકારના પ્રશ્નો ખરેખર ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી અમે તે જોવાનું છે કે તમે આ પરિમાણોમાંથી કેટલાકને કેવી રીતે ડિઝાઇન કરો છો અથવા મેળવશો અમે તે બધાને જોશું નહીં તમે આમાં ઘણું બધું જોશો જ્યારે તમે ખરેખર મારા ખ્યાલ મુજબ સાતમા કે આઠમા સેમેસ્ટર લાગે છે ત્યાં પ્રક્રિયા સાધનોની ડિઝાઇન જુઓ જ્યાં આ બધા ફરી એક સાથે મૂકવામાં આવશે અને તમે હીટ એક્સ્ચેન્જરની મીકેનિકલ ડીઝાઇન વિશે વધુ વિગતો જુઓ તેથી અમે મીકેનિકલ ડીઝાઇન તરફ ધ્યાન આપીશું પદ્ધતિ પરંતુ આપણે હીટ એક્સ્ચેન્જરના આધારે તાપમાન પ્રવેશ પ્રારંભિક અને નિકાસતાપમાનનો અંદાજ લગાવતા મુખ્યત્વે ઉષ્મા વિનીમયના એરીયા પર ધ્યાન આપીશું જેમ કે તમને કોઈ પ્રશ્ન થઈ શકે છે કે અહીં મારું પ્રવાહી છે જે ચોક્કસ તાપમાનએ હીટ એક્સ્ચેન્જરમાં પ્રવેશ પ્રારંભિક કરી રહ્યું છે અને અહીં હીટ એક્સ્ચેન્જરનું એરીયા છે અને હું જાણવા માંગુ છું કે નિકાસતાપમાન શું હોવું જોઈએ અથવા નિકાસતાપમાન શું હશે તેથી તે પ્રકારના પ્રશ્નોના જવાબ આપણે આગામી કેટલાક લેક્ચરમાં આપીશું અને હું તમને વિવિધ પદ્ધતિ બતાવીશ જેનો ઉપયોગ આ પરિમાણોના અંદાજ માટે થઈ શકે છે તેથી ડબલ પાઇપ તમે બધા ખૂબ સરળ જોયા છે અમારી પાસે ફક્ત બે પાઈપો છે તેથી અમારી પાસે ડબલ પાઇપ હીટ એક્સ્ચેન્જર છે અને તમારી પાસે એક પ્રવાહી હોઈ શકે છે ચાલો આપણે કહીએ કે હું તેને પ્રવાહી 1 કહું છું જે અંદરની ટ્યુબમાંથી વહેતું હોય છે અને મારી પાસે બીજું પ્રવાહી પ્રવાહી 2 હોઈ શકે છે જે બહારની ટ્યુબમાંથી વહેતું હોય છે અને પેટા h I ઠંડા પ્રવાહીનો સંદર્ભ લેવા માટે સબસ્ક્રિપ્ટ c નો સંદર્ભ લેવા માટે અને ગરમ પ્રવાહીનો સબસ્ક્રિપ્ટ h નો ઉપયોગ કરું છું તેથી ચાલો ધારી લઈએ કે જે પ્રવાહી અંદરની ટ્યુબમાં જઈ રહ્યું છે તે ગરમ પ્રવાહી છે અને જે પ્રવાહી કેન્દ્રીય વર્તુળોની વચ્ચેથી પસાર થાય છે તે છે કેન્દ્રિત નળાકાર ઠંડું પ્રવાહી છે તેથી તમે અપેક્ષા કરો છો કે અંદરથી બહારની તરફ ઉષ્માનું પરિવહન છે તેથી હવે આપણી પાસે સમાન હોઇ શકે તેથી આને સહ વર્તમાન ઓપરેશન કહેવામાં આવે છે જ્યાં બંને પ્રવાહો ખરેખર એક જ દિશામાં વહેતા હોય છે તે એકબીજા સાથે સમાંતર જતા હોય છે જેને કેટલીકવાર સમાંતર પ્રવાહ હીટ એક્સ્ચેન્જર પણ કહેવામાં આવે છે સમાંતર પ્રવાહ અને સહ વર્તમાન પ્રવાહનો એ બધાનો અર્થ એક સરખો છે હવે તમારી પાસે પણ બીજી પરિસ્થિતિ હતી જ્યાં તેને પ્રતિપ્રવાહ કહેવામાં આવે છે જ્યાં તમે તેને પ્રવાહી 1 કહી શકો છો જે અંદરની ટ્યુબમાંથી વહી રહ્યું છે અને તે ગરમ પ્રવાહી છે હવે તમારી પાસે પ્રવાહી 2 છે જે ખરેખર પહેલા પ્રવાહી માટે કાઉન્ટર વહી રહ્યો છે તેથી તેઓ ખરેખર એકબીજા સાથે પ્રતિપ્રવાહ વહે છે અને આ પ્રકારની ડિઝાઇન સાથે કેટલાક ફાયદા છે અને અમે તે જોવા માટે જઈ રહ્યા છીએ કે તે ફાયદા શું છે અને કેમ તે અન્ય એક કરતા વધારે ફાયદા છે તેથી લેબમાં તમારા પ્રયોગોમાંથી એક સમાંતર પ્રવાહનો છે જો હું યોગ્ય છું તો બીજો એક પ્રતિપ્રવાહ છે મને ખબર નથી કે એક સમાંતર પ્રવાહ લેમિનાર અથવા ટર્બ્યુલન્ટ છે તેથી લેમિનાર ફ્લો એ અમારો સમાંતર પ્રવાહ છે અને ટર્બ્યુલન્ટ પ્રવાહ એ તમારા લેબના પ્રયોગમાં એક પ્રતિપ્રવાહ છે તેથી ચાલો હવે આપણે બીજું જોઈએ જે સઘન હીટ એક્સ્ચેન્જર છે એક લાક્ષણિક સઘન હીટ એક્સ્ચેન્જર તમે મોટાભાગના લોકોએ જોયું હોત જો તમે તમારી પાસે કાર બતાવી હોય અથવા જો તમે નોંધ્યું હોય તો તમે જોશો કે તમારી સામે જે રેડિએટર્સ છે તે સઘન હીટ એક્સ્ચેન્જર નું ઉત્તમ ઉદાહરણ પણ છે જ્યાં તમારી પાસે એકમાત્ર તફાવત છે તે છે કે તમારી પાસે બે પ્રવાહી નથી જ્યાં તે ઉષ્મા વિનીમય થઈ રહ્યું છે તે એક પ્રવાહી છે જે અંદરથી બહારની દિશામાં અંદરથી બહાર વહન કરતી એરસ્ટ્રીમને અંદરથી બહાર લઈ જાય છે પરંતુ સઘન ઉષ્મામાં ઉદ્યોગોનું વિનીમય કરે છે જે તમે કરી શકો છો તે છે તમારી પરિસ્થિતિ આવી શકે છે જ્યારે તમારી પાસે એક પ્રવાહી હોય છે જે આ એરેના પોર્સમાંથી વહેતું હોય છે એક દિશાથી બીજી દિશા તરફ જવું અને તમારી પાસે બીજું પ્રવાહી હોઈ શકે છે જે ખરેખર બીજા શ્રેણીકમાંથી વહેતો હોય છે અને તે એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તેઓ એકબીજા સાથે ભળી ન જાય તે યાદ રાખો કે તે છે તેથી તમારે યાદ રાખવું જ જોઇએ કે તે ત્રિ પરિમાણીય એરે છે તે દ્વિ પરિમાણીય એરે નથી તેથી તમારી પાસે ત્રિ પરિમાણીય એરે છે અને પછી તમે ખાતરી કરો કે ટ્યુબ આ રીતે ગોઠવાયેલ છે કે આ પ્લોટ્સ એવી રીતે ગોઠવાયેલ છે કે પ્રવાહી એક બીજા સાથે ભળી ન શકે તે એક મોનોલિથ જેવું છે કે તમારામાંથી કેટલાએ એક એકાધિકાર જોયો છે તેથી આ એકાધિકારના કાસ્કેડ જેવું હશે જ્યાં તમારી પાસે હશે તે ત્રિ પરિમાણીય ઓબ્જેક્ટ છે જ્યાં તમારી અંદર આ સ્લોટ્સ હશે જે અંદર જઇ રહ્યો છે અને તમારી પાસે બે શક્યતાઓ છે જ્યાં તમારી પાસે સરળ સમાંતર ચેનલો છે તમારી પાસે સમાંતર ચેનલો હશે જ્યાં પ્રવાહી જેવું હોય સંભવત તેના ઉપરના દેખાવને સ્કેચ કરવાનો પ્રયાસ કરો તેથી તમારી પાસે આના જેવા સ્લોટ્સ હોઈ શકે છે તેથી આ ટોચનું વ્યુ છે તેથી તમારી પાસે એક પ્રવાહી છે જે અહીં આ સ્લોટ્સમાંથી પસાર થઈ રહ્યું છે તેથી જો હું સાઈડ વ્યુ દોરુ તો તમારી પાસે આ જેવા બિન ગોઠવાયેલ સ્લોટ્સ હશે તેથી તમારી પાસે બીજુ પ્રવાહી હોઈ શકે છે તો આ સાઇડ વ્યૂ છે અને આ ઉપરનું વ્યુ છે તેથી તમારી પાસે એક પ્રવાહી છે જે આ ટ્યુબમાંથી વહેતું હોય છે બીજું વહેતું પ્રવાહી જે વહેતું હોય છે જે ખરેખર બીજી બાજુ વહેતું હોય છે અને તે કોમ્પેક્ટ થવાનું કારણ છે એવી પરિસ્થિતિ હોઈ શકે છે કે જ્યાં તમે આ સ્લોટ્સને નાના બનાવો છો અને તે બધાને એકસાથે પેક કરો તેથી આ પ્રકારના અને તેથી એક સંભાવના છે કે તમારી પાસે આની જેમ સમાંતર ચેનલો હોઈ શકે છે અથવા તમારી પાસે આડ પ્રવાહ ચેનલ પણ હોઈ શકે છે તમારી પાસે આડ પ્રવાહ ચેનલ હીટ એક્સ્ચેન્જર હોઈ શકે છે તેથી પ્રવાહીના ગુણધર્મો પ્રવાહના ગુણધર્મો અથવા વેગના પરિવહનના આધારે તમે કોમ્પેક્ટ હીટ એક્સ્ચેન્જર વિવિધ પ્રકારના કોમ્પેક્ટ હીટ એક્સ્ચેન્જરનો ઉપયોગ કરી શકો છો ઉદાહરણ તરીકે જો તમારી પાસે વરાળનો પ્રવાહ હોય તો તમે બે ગેસ ગેસ પ્રવાહો અથવા બે વેપર પ્રવાહો વચ્ચે ઉષ્માનું વિનીમય કરી રહ્યાં છો તો તમારે ખરેખર તેટલા દબાણ નો ઘટડો જરૂર નથી જે તમે જાણો છો તે ખૂબ જ તેને પંપ કરવાની જરૂર નથી તેથી તમારે સઘન ઉષ્મા વિનીમયની અંદર બાષ્પ પ્રવાહ અથવા ગેસ પ્રવાહને પંપ કરવા માટે જેટલી ઊર્જા આવશ્યક છે તે આ ટ્યુબ દ્વારા પ્રવાહી અથવા પ્રવાહીના પંમ્પિંગની તુલનામાં નોંધપાત્ર રીતે ઓછી છે તેથી ગેસ પ્રવાહો વચ્ચે હીટ એક્સ્ચેન્જર માટે આ ખરેખર આદર્શ છે અને તે ઉદ્યોગમાં જોવા મળે છે ખૂબ જ સામાન્ય રીતે તે ઉદ્યોગમાં જોવા મળે છે તેથી તે સઘન હીટ એક્સ્ચેન્જર છે આ સઘન હીટ એક્સ્ચેન્જર છે